તો આ હવે આ બધું માત્ર એક મિનિટમાં કે આ નીચેના બધાને r નામ આપવામાં આવ્યું છે તેથી તે નીચે આપેલ છે તેથી આ હવે r સફિક્સ નો અર્થ જોવા માટે કોઇલનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ r લેવામાં આવે છે તેથી આ રીતે જે શોધી શકાય છે તેને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ r કહેવામાં આવે છે તેથી L1 એ કોઇલ 1 નું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે દરેક વસ્તુનું નામ આપવામાં આવ્યું છે L2 કોઇલ કોઇલ 2 નું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે કોઇલ 1 ના ટર્ન્સની સંખ્યા N1 કોઇલ 2 ના ટર્ન્સની સંખ્યા N2 આપવામાં આવી છે ∅1 એ કોઇલ 1 માંથી નીકળતો મેગ્નેટીક ફ્લક્સ છે અને ∅11 1 કોમ્પોનન્ટ છે જે ∅1 કોઇલ 1 સાથે લિંક છે જે મેં કહ્યું છે અને ∅11 એ 𝜙1 નો બીજો કોમ્પોનન્ટ છે જે કોઇલ 1 અને કોઇલ 2 સાથે લિંક થયેલ છે જે મેં કહ્યું છે તેથી તે ટોટલ કરંટ ∅1 ∅11 ∅12 છે હવે કોઇલ 2 ફિજીકલ રીતે અલગ હોવા છતાં તેઓ મેગ્નેટીક રીતે લિંક થયેલ હોવાનું કહેવાય છે કારણ કે ફ્લક્સનો ફ્લક્સ ભાગ અન્ય કોઇલને પણ લિંક કરી રહ્યો છે સમગ્ર ફ્લક્સ ∅1 કોઇલ 1 ને લિન્ક કરતો હોવાથી કોઇલ 1 માં ઇન્ડ્યુસ વોલ્ટેજ V1 N1 d ∅1 dt હશે કારણ કે ∅1 ∅11 ∅12 છે તેથી સમગ્ર ∅1 કોઇલ 1 સાથે લિંક થાય છે તેથી કોઇલ 1 માં વોલ્ટેજ V1 ઇન્ડ્યુસ થાય છે જે N1 d ∅1 dt છે અથવા ફક્ત ફ્લક્સ ∅12 કોઇલ સાથે લિંક થશે તેથી કોઇલ 2 માં ઇન્ડ્યુસ વોલ્ટેજ V2 જે N2 d ∅12 dt હશે આ ડાયાગ્રામ V2 હશે આ r ટર્ન્સની સંખ્યા N2 d ∅12 dt છે કારણ કે ∅ કોઇલને લિંક કરવા માંગે છે તેથી તે V2 N2 d ∅12 dt છે હવે ફરી કોઇલ 1 માં વહેતા કરંટ i1 દ્વારા ફ્લક્સ બને છે આપણે V1 માટે લખી શકીએ છીએ કારણ કે ફ્લક્સ ∅1 એ r કરંટ i1 બને છે કારણ કે r કોઇલ કોઇ કરંટ સોર્સ લિંક થયેલ નથી તેથી V1 આપણે લખી શકીએ કે તેઓ રુલ N1 d∅1 di1 di1 dt આ L1 di1 dt લખી શકીએ છીએ તો તેનો અર્થ એ છે કે L1 ખરેખર L1 d∅1 di1 તે વાસ્તવમાં કોઇલ 1 નું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે આ કોઇલ 1 નું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે હવે એવી જ રીતે V2 કેસ માટે V2 કેસ આપણે ફરીથી લખી શકીએ છીએ સાંકળ રુલ V2 N2 d ∅12 d i1 d i1 dt વાસ્તવમાં આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે તેથી N2 d ∅12 d i1 આપણે N21 d i1 dt લખી રહ્યા છીએ જ્યાં M21 N2 r જેને N2 d ∅1 d ∅12 d i1 કહેવામાં આવે છે આ વાસ્તવમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે તેથી કોઇલનું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M21 કોઇલ 1 ના સંદર્ભમાં આ સફિક્સનો અર્થ છે તેથી જ મેં સબસ્ક્રીપ્ટ 2 1 માટે અહીં લખ્યું છે તે સૂચવે છે કે ઇન્ડક્ટન્સ M21 એ કોઇલ કોઇલ 1 માંના કરંટ સાથે ઇન્ડ્યુસ વોલ્ટેજને સંબંધિત કરે છે આનો અર્થ છે જેથી કોઈ મૂંઝવણ ન થવી જોઈએ આમ ઓપન સર્કિટ મ્યુચ્યુઅલ વોલ્ટેજ અથવા ઇન્ડ્યુસ વોલ્ટેજ સમગ્ર કોઇલ V2 M21 d i1 dt હશે કારણ કે ફ્લક્સ i1 વાસ્તવમાં r કરંટ i1 બનાવે છે અને વાસ્તવમાં ફ્લક્સ i1 બનાવે છે અને r કોઇલને જોડતા કરંટનો ભાગ બનાવે છે તેથી V2 M21 d i1 dt હશે જે ત્યાં છે તેથી V2 N21 d i1 dt તે ફ્લુક્સ મુખ્ય વસ્તુ અન્ય કોઇલને કારણે એ r ઇન્ડ્યુસ વોલ્ટેજ છે તેથી હવે તેવી જ રીતે જો આ બાજુ ધારો કે કરંટ i2 દ્વારા એક્સસાઈટેડ થાય છે અને આ બાજુ r V1 L1 L2 d છે અહીં નીચે પણ ∅2 ∅2 એ પહેલા જેવો જ કુલ ફ્લક્સ ∅2 ∅22 ∅21 છે તેથી r નો ભાગ r ∅2 ના ફ્લક્સનો ભાગ જે ખરેખર આ કોઇલ 1 ને લિન્ક કરે છે અને આ r કોઇલિંગ ∅21 છે પરંતુ આ ∅2 ∅22 ∅21 અને ∅21 પછી પરંતુ બંને આ કુલ કરંટ છે તેથી આ ∅22 અને ∅21 બંને લિંકિંગ કોઇલ છે અને આ વોલ્ટેજ V2 છે આ r પહેલા જેવો જ છે આ કોઇલના સંદર્ભમાં કોઇલ 1 નું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M1 છે તેથી તેને ∅2 ∅21 ∅22 પહેલાની જેમ જ રહેવા દો V2 કોઇલ ટર્ન્સોની સંખ્યા N2 d ∅2 dt હશે એટલે કે N2 d ∅2 di2 di2 dt ચેઇન રુલ છે તેથી આ છે di2 dt છે તેથી મુખ્યત્વે એ કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ છે એવું કહેવાય છે અને V1 કે જે તે ફ્લક્સ લિંકિંગને કારણે ઇન્ડ્યુસ વોલ્ટેજ છે જે r કોઇલમાં કરંટને કારણે કોઇલ 1 માં કહેવામાં આવે છે તેથી V1 N1 d ∅21 dt N1 d ∅21 di2 di2 di2 dt આ ફરીથી ચેઇન રુલ છે તેથી આ ભાગ આ ભાગ r ને M12 કહેવામાં આવે છે જે di2 dt છે તેથી V1 M12 di2 dt છે પરંતુ M12 અને M21 સમાન છે જે M21 M12 M છે તે અલગ ન હોઈ શકે આ રીતે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ સમાન હોવું જોઈએ તેથી M વાસ્તવમાં M12 M21 છે તેથી આ r ઈક્વેશન નંબર છે જે મેં મૂક્યો નથી ફક્ત સ્ટેપ બાય સ્ટેપ સમજી શકાય તેવું બનાવો હવે મેં જે લખ્યું છે તે ધ્યાનમાં રાખો કે મ્યુચ્યુઅલ કપલિંગ ફક્ત ત્યારે જ અસ્તિત્વમાં આવે છે જ્યારે ઇન્ડક્ટર અથવા કોઇલ નજીકમાં હોય અને સર્કિટ ટાઈમ વેરીઇંગ સોર્સો દ્વારા સંચાલિત હોય તેથી મેં યાદ કરવા માટે આ લખ્યું છે કે ઇન્ડક્ટર્સ શોર્ટ સર્કિટ શોર્ટ સર્કિટ ટુ ડીસીની જેમ કાર્ય કરે છે તેથી ધ્યાનમાં રાખો કે આ માટે આ લખ્યું છે મ્યુચ્યુઅલ કપલિંગ ત્યારે જ અસ્તિત્વમાં છે જ્યારે ઇન્ડક્ટર કોઇલ નજીકમાં હોય અને સર્કિટ ટાઈમ વેરીઇંગ સોર્સો દ્વારા સંચાલિત હોય હવે મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલારિટી આ ખૂબ જ છે આ એક માત્ર વસ્તુ છે કે આપણે મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલારિટી જોવાની છે કે તે અથવા M didt છે તે નક્કી કરવું સરળ નથી કારણ કે ચાર ટર્મિનલ સામેલ છે કારણ કે r ને કોઇલ 1 બાજુમાં વોલ્ટેજ ટર્મિનલ કહેવાય છે અને આ બાજુની કોઇલમાં પણ છે તેથી ચાર ટર્મિનલ સામેલ છે M didt માટે યોગ્ય પોલારિટીની પસંદગી ઓરિએન્ટેશન અથવા ચોક્કસ રીતે તપાસ કરીને કરવામાં આવે છે જેમાં બંને કોઇલ ફિજીકલ રીતે વાઉન્ડ થાય છે અને લેન્ઝ લૉને હેન્ડ રુલ સાથે લિંક કરીને એપ્લાય કરવું મુશ્કેલ છે પરંતુ આપણી સર્કિટ એનાલિસીસ માટે આપણે શું કરીશું આપણે સર્કિટ એનાલિસીસમાં ડોટ કન્વેન્શન એપ્લાય કરીશું આપણા મેગ્નેટીક સર્કિટ એનાલિસીસમાં અથવા આ વસ્તુ તે ડોટ કન્વેન્શન એપ્લાય થશે તેથી આ કન્વેન્શન દ્વારા સર્કિટમાં એક પોઇન્ટ મૂકવામાં આવે છે અને મેગ્નેટીક ફ્લક્સની દિશા સૂચવવા માટે બે મેગ્નેટીક કોઇલના એક છેડામાં કોઇલના તે ડોટેડ ટર્મિનલમાં કરંટ પ્રવેશે છે હવે પ્રશ્ન એ છે કે ધારો કે આ r કહેવામાં આવે છે જે ડોટ કન્વેન્શનનો ઉપયોગ કરશે ધારો કે આ ડોટ છે અહીં ચાલો આને સમજવાનો પ્રયાસ કરીએ ધારો કે જો અહીં ડોટ છે તો ડોટ બનાવ્યું છે અને અહીં પણ ડોટ છે અહીં પણ ડોટ છે અહીં પણ ડોટ છે અને r ચિત્ર અને કોઈલ અહીં વાઉન્ડ છે અથવા કોઈલ અહીં વાઉન્ડ છે હવે પ્રશ્ન એ છે કે કરંટ i1 એ દિશા છે અને i2 એ દિશા છે આ દિશામાં છે હવે પ્રશ્ન એ છે કે અથવા કેવી રીતે લેવું હવે પ્રશ્ન એ છે કે આ એ છે કે કરંટ દાખલ થવાથી હવે r ને પકડે છે જે r કોઇલને પકડે છે એવું કહેવામાં આવે છે તેથી કરંટની દિશામાં તેને ફક્ત આ રીતે કહો અને આ રીતે આ તે છે જે તેને કહેવામાં આવે છે તે વાસ્તવમાં ફ્લક્સ છે ફ્લક્સની આ દિશા આ ફ્લક્સની દિશા છે તેથી આ કોઇલ 1 માટે વાસ્તવમાં ∅1 ∅11 ∅12 છે કારણ કે આખરે આ એક દિશા છે જે તે જે દિશામાં લઈ રહી છે તે કરંટની દિશામાં પકડશે તે કોઇલ કે જે કરંટની દિશામાં કહેવાય છે એટલે આ કોઇલ આ કોઇલ છે આ કોઇલ કરંટની આ દિશામાં આ કોઇલ વાઉન્ડ છે તેથી તેને પકડી લે છે અને આ કરંટની દિશામાં છે તે કોઇલને પકડી લે છે અને આ કરંટની દિશામાં છે અને થંબ કરંટની દિશા r સૂચવે છે તેથી આ ∅12 માટે આ બહાર આવી રહ્યું છે અને આ પણ આમાંથી બહાર આવી રહ્યું છે તેથી આ રીતે આગળ વધી રહ્યું છે કારણ કે આ કોઇલ 1 ∅11 ને લિંક કરે છે અને તેનો એક ભાગ અહીં આવી રહ્યો છે અને r કોઇલને લિંક કરી રહ્યો છે તેવી જ રીતે આ બાજુ આ બાજુ પણ i2 ડોટ ઉપર કરંટ દાખલ થાય છે મારી પાસે આના જેવું સ્થાન છે તેથી ∅2 ∅21 ∅22 છે અહીં પણ જો આ રીતે બનાવો કે કરંટ આ દિશામાં આગળ વધી રહ્યો છે અને r ને પકડી લે છે કે કરંટની દિશામાં કઈ કોઇલ છે અને આ આંગળી આ રીતે દેખાઈ રહી છે કે તે આ ફિગરમાં આ બાજુ બોટમમાં આવી શકે છે તેનો અર્થ એ કે ફ્લક્સ r છે જેઆમાંથી આવી રહ્યો છે તેવું કહેવામાં આવે છે તેથી જ આ વસ્તુ છે અને તેથી જ આ કરંટની દિશા છે હવે આ વાસ્તવમાં ∅2∅12 અને ∅21 બંને એક જ દિશામાં છે જે એડિટિવ નથી તેથી આ ∅21 ખરેખર આ કોઇલને લિંક કરે છે અને તમામ ∅21 અને r જેને ∅2 r ∅22 ∅21 છે આ બધાને લિંકિંગ કોઇલ કહેવામાં આવે છે તો આ રીતે ડોટ કન્વેન્શનને સમજવું પડશે તેથી જો તે ડોટ કન્વેન્શનનું ઉદાહરણ છે કે આપણે તે કેવી રીતે કરીશું તો ચાલો મને તે સ્પષ્ટ કરવા દો તેથી આશા રાખો કે ફ્લક્સની આ દિશા કે વસ્તુઓ કેવી રીતે આવે છે તે સમજાયું છે કે ત્યાં શું છે માત્ર કોઇલને જુઓ કરંટની તે દિશા જુઓ કોઇલને કરંટની દિશામાં પકડી લે છે અને r અંગૂઠાની દિશા તે ફ્લક્સની દિશા હશે અને આ સાઇડના વોલ્ટેજ આપેલ છે આ સાઇડના વોલ્ટેજ V2 છે આશા રાખું છું કે આ સમજી ગયા હશો તેથી આ રીતે આ પોઇન્ટઓનો ઉપયોગ મ્યુચ્યુઅલ વોલ્ટેજની પોલારિટી નક્કી કરવા માટે થાય છે હવે પ્રશ્ન એ છે કે ધારો કે ડોટ કન્વેન્શન નીચે મુજબ કહેવામાં આવે છે જો કરંટ એક કોઇલના ડોટેડ ટર્મિનલમાં પ્રવેશે છે તો બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજની રેફરન્સ પોલેરિટી બીજી કોઇલના ડોટેડ ટર્મિનલ પર પોઝિટિવ છે આ મેં લખેલી ભાષા છે જે તે આકૃતિ અને અન્ય વસ્તુ ઉપર આવશે જો કરંટ એક કોઇલના ડોટેડ ટર્મિનલમાં પ્રવેશે છે તો બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજની રેફરન્સ પોલારિટી બીજી કોઇલના ડોટેડ ટર્મિનલ ઉપર પોઝિટીવ છે તેથી અલ્ટરનેટિવલી જો કરંટ એક કોઇલના ડોટેડ ટર્મિનલને છોડી દે છે તો બીજી કોઇલમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજની રેફરન્સ પોલારિટી બીજી કોઇલના ડોટેડ ટર્મિનલ ઉપર નેગેટિવ છે હમણાં માટે જો આ આવે તો ધારો કે આ r આ કરંટને r કહેવામાં આવે છે આકૃતિ 10 માં શું કહેવામાં આવે છે કોઇલ 2 ત્યાં ડોટ છે આ પોઇન્ટ બતાવવામાં આવ્યા છે અહીં કરંટ i1 દાખલ થઈ રહ્યો છે અને આ કોઇલ વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M દ્વારા બતાવવામાં આવ્યું છે અહીં તે M એ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે અને આ કોઇલ માટે M d i1 dt દ્વારા લખવું જોઈએ કારણ કે કરંટ i1 છે અને આ M d i1 dt દ્વારા મ્યુચ્યુઅલ વોલ્ટેજ ઇન્ડ્યુસ છે આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ છે આપણે M12 અથવા M21 નથી લખી રહ્યા કેમ કે M12 M21 M છે હવે આકૃતિ 10 માં મ્યુચ્યુઅલ વોલ્ટેજ V2 નું ચિહ્ન V2 માટે રેફરન્સ પોલારિટી અને i1 ની દિશા દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી આ કિસ્સામાં કરંટ પ્રવેશી રહ્યો છે તે રેફરન્સ પોલારિટી આપવામાં આવે છે જે r તેવું કહેવાય છે અને કરંટ દાખલ થાય છે r ડોટ અને આ રેફરન્સ પોલારિટી છે તેથી ડોટ અહીં રેફરન્સ પોલારિટી તરીકે ચિહ્નિત થયેલ છે તેથી આ ખરેખર V2 M d i1 dt છે તેથી તે વાસ્તવમાં સાઇન M d i1 dt આગળ છે તેથી જ V2 અને i1 ની દિશા માટે રેફરન્સ પોલારિટી દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે તેવી જ રીતે હવે તે i1 કોઈલ 1 ના ડોટેડ ટર્મિનલમાં પ્રવેશે છે તેથી આ i1 ખરેખર ડોટેડ ટર્મિનલ ઉપર દાખલ થાય છે આપણે ઘણું બધું જોઈશું તેથી V2 એ ડોટેડ ટર્મિનલ કોઇલ ઉપર પોઝિટીવ છે તેથી મ્યુચ્યુઅલ વોલ્ટેજ M d I d i1 dt છે આ અમારી રેફરન્સ પોલારિટી છે આ એક રેફરન્સ પોલારિટી લીધી છે તેથી ડોટ વાસ્તવમાં રેફરન્સ પોલારિટી તરીકે લીધી છે અને ડોટ પણ રેફરન્સ છે તેથી જ આ એક V2 M di dt છે એટલે જ કોઇલના ડોટેડ ટર્મિનલ ઉપર લખવામાં આવ્યું છે જે r કહેવામાં આવે છે તે V2 પોઝિટીવ છે તેથી મ્યુચ્યુઅલ વોલ્ટેજ M di1 dt છે તેથી કોઇલ 1 અને V2 ના ડોટેડ ટર્મિનલમાં i1 દાખલ થાય છે અને V2 કોઇલના ડોટેડ ટર્મિનલ ઉપર પોઝિટીવ છે હવે મ્યુચ્યુઅલ વોલ્ટેજ M di1 dt કરતાં છે હવે આગળ બીજો ડાયાગ્રામ છે તેથી પોઇન્ટ અહીં છે અને પોઇન્ટ અહીં છે ધારો કે તે ચિહ્નિત થયેલ છે તેથી આ પોઇન્ટ ઉપર કરંટ દાખલ થઈ રહ્યું છે પરંતુ આ કિસ્સામાં રેફરન્સ પોલારિટીમાં તે અહીં પોઇન્ટ છે આ પોઇન્ટને રેફરન્સ પોલારિટી મૂકવામાં આવે છે તેથી V2 જે Mdi1dt હશે આ તે કરંટ છે તે તમામ કરંટ હોવા છતાં ડોટ દાખલ થાય છે પરંતુ ડોટ અહીં V2 માટે રેફરન્સ પોલારિટી છે જે છે તેથી તે M di1 dt હશે જ્યારે બંને r હોય ત્યારે બંને કદના કરંટ r ઇન્જેક્ટ કરવામાં આવે છે ત્યારે આપણે પછીથી જોઈશું હવે તેવી જ રીતે બીજી રીતે પણ હવે આ બાજુ કે કરંટ i2 જે r કહેવામાં આવે છે જેને કરંટ i2 તે r અહીં દાખલ થઈ રહ્યો છે તેવું કહેવામાં આવે છે પરંતુ ડોટ છોડીને અહીં દેખાશે કે આ કરંટ i2 છે કરંટ i2 વાસ્તવમાં ડોટ છોડીને પરંતુ પ્રશ્ન એ છે કે અહીં રેફરન્સ પોલારિટી છે જેને r કહેવામાં આવે છે તે r રેફરન્સ પોલારિટી છે અહીં તે છે અને અહીં તે r છે પરંતુ કરંટ ડોટને છોડી દે છે તેથી અહીં તે છે કારણ કે અહીં જોવું પડશે કે વાસ્તવમાં કરંટને છોડી દે છે તેથી તેનો અર્થ એ છે કે તેને r કહેવામાં આવે છે તે r છે તો બીજી વાત એ છે કે r એટલે તે M di2 dt છે કારણ કે અહીં કરંટ i2 છે પણ અહીં કરંટ છે જો મુકો તો કરંટ છે ડોટ અહીં તક દ્વારા જો મૂકવામાં આવે છે ધારો કે જો ડોટ અહીં મૂકવામાં આવે છે તો તે dt દ્વારા M di2 હશે પરંતુ પ્રશ્ન એ છે કે અહીં કરંટ ડોટને છોડે છે તેવું કહેવામાં આવે છે તે ડોટ છોડી રહ્યું છે તે ડોટમાં પ્રવેશે છે કે ડોટ છોડી રહ્યું છે તે જોવું પડશે પરંતુ રેફરન્સ પોલારિટી જો કે આ બાજુ 1 છે પરંતુ કરંટ ડોટને છોડી રહ્યું છે તેથી તે M di2 dt છે તેવી જ રીતે જો અહીં જુઓ આ કિસ્સામાં જો અહીં જુઓ તો વાસ્તવમાં આ i2 ડોટ છોડી રહ્યું છે અને ડોટ અહીં છે આ રેફરન્સ પોલારિટી પણ છે અને કરંટ ડોટ છેડે છે એટલે કે આ હશે તેથી વિચાર એ છે કે તેને કેવી રીતે યાદ રાખી શકાય છે તેના માટે હું એક અલગ રુલ કહીશ ઉદાહરણ તરીકે ધારો કે આ છે આ ચિહ્ન છે તેથી પ્રશ્ન એ છે કે જો બંને ડોટ અહીં છે તો તે હશે જો આમાંથી કાં તો તે અહીં છે અથવા અહીં છે અથવા તે અહીં છે તેથી તે r r છે તેથી તે આના જેવું છે તેથી જો તે કાં તો અહીં છે અથવા અહીં છે તે છે તેથી તે ચિહ્ન હશે અને જો તે છે તે ચિહ્ન હશે તેથી તે સાઇન શા માટે છે આ રીતે સરળતાથી યાદ રાખી શકાય છે તેથી આ એક રુલ છે જે ક્યાંય પણ જણાવશે નહીં આ માત્ર એટલું જ છે કે જો તેને માઇન્ડમાં રાખવા માંગો છો તો બધું ખૂબ સરળ છે બંને ડોટ જુઓ મારો મતલબ આ પ્રકારની વસ્તુ અહીં છે અહીં તે છે અહીં કરંટ ટર્મિનલ છોડી રહ્યો છે રેફરન્સ ડોટ ઉપર આ એક ફ્લક્સ આવી રહયો છે તેવી જ રીતે જો અહીં જુઓ જો અહીં જુઓ તો તે અહીં r છે અહીં શું છે તે છે અને અહીં જ જોઈએ તો તે છે અહીં તે છે અહીં તે છે તેથી છે તેવી જ રીતે જો ડોટ અહીં છે અને ડોટ અહીં છે તો તે ફરીથી r હશે તે r હશે તેને કહેવામાં આવે છે તેથી આ રીતે તે યાદ રાખી શકો છો જો r અન્ય 2 આકૃતિ પર આવો અહીં જુઓ જો આ r છે જો આને માર્ક કરો તો આ મારું છે આ છે તેથી જુઓ ડોટને રિવર્સ કરવામાં આવી રહ્યું છે આ રીતે પણ આ ગમશે પછી તે r પણ બનશે તેને કહેવામાં આવે છે તેથી ચાલો હું સ્પષ્ટ કરું કે તે આકૃતિ 1 માટે સમાન છે તેથી તે જ આ આકૃતિ 1 માટે છે આ છે જો આને ચિહ્નિત કરો તો કરંટ દાખલ થઈ રહ્યો છે આને તરીકે ચિહ્નિત કરો અને આ છે તેથી o છે તે છે તો આ રીતે લખી શકો છો આ રીતે યાદ કરી શકો છો કે આ સાઇન કેવી રીતે મેળવી શકાય છે તેથી ડોટ કન્વેન્શન હવે આ એક હવે પછીનું એક લેશે આ r L1 તે કોઇલનું ઇન્ડક્ટન્સ L1 છે L1 કોઇલનું સેલ્ફ ઇન્ડક્ટન્સ અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M આપવામાં આવે છે આ બાજુ કરંટ છે i1 આ બાજુ કરંટ i2 છે તેથી આમાં કેસ શું થશે કે બંને કેસ કરંટ છે અહીં કરંટ છે પરંતુ જુઓ કે તે કન્વેન્શન ડોટ ઉપર કરંટ દાખલ કરે છે અને આ કરંટ પણ તે ડોટ ઉપર દાખલ કરે છે ડોટમાં પ્રવેશતા બંને કરંટો છે એટલે કે ચિહ્ન હશે એટલે V1 લખવાનું છે તે L1 d i1 dt M di2 dt હશે આ V1 છે તેથી આ r V1 માટે L1 d i1 dt લખો તે પછી લખવામાં આવે છે પરંતુ આ i2 ને લીધે અમુક વોલ્ટેજ કોઇલ r માં ઇન્ડ્યુસ થશે જેને કોઇલ 1 કહેવામાં આવે છે તેથી તે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M di2 dt છે તેવી જ રીતે V2 માટે dt M દ્વારા di2 હશે તો પછી આને d i1 dt d i dt કહેવામમાં આવે છે એકસાથે આ ઈક્વેશન 1 છે તેથી તે આ રીતે લખી શકાય છે હવે જો આ ડોટમાંથી કોઈ એકમાં જો તે બદલાઈ જાય તો જો અમુક પછી અહીં આ ડોટ મૂકો અથવા મને સ્પષ્ટ કરવા દો અથવા આ ડોટ અહીં છે તો આ ત્યાં હશે તે કિસ્સામાં શું થશે ચિહ્ન બદલાશે સમાન ચિહ્ન બદલાશે ઉદાહરણ તરીકે જો આ r આ ડોટ અહીં છે તો ધારો કે આ ત્યાં નથી તેથી તે કરશે મેં કહ્યું કે કંઈક આના જેવું હશે કારણ કે જો અહીં ડોટ હોય તો વાસ્તવમાં આ ડોટને છોડી દેવાનો અર્થ થાય છે કે આ કરંટ દાખલ થઈ રહ્યો છે અને બીજો છોડી રહ્યો છે તો ચિહ્ન લેવું પડશે તે કિસ્સામાં તેને r કહેવામાં આવે છે તે હશે તેથી અહીં પણ તે હશે તેથી તે હવે હશે તેથી ડોટને ઉલટાવી દેવાથી અથવા કરંટ ઉલટાવી દેવામાં આવે છે તેવું અનુમાન કરવામાં આવે અથવા કોઈપણ વાન્ડિંગમાં વોલ્ટેજ માટે ઈક્વેશન 1 માં મ્યુચ્યુઅલ r શરતોની નિશાની બદલાશે તેમ છતાં મેં ક્યાંક તે ડોટ કહ્યું છે અથવા રિવર્સ છે તે જોવું પડશે કે કરંટ ડોટ છોડી રહ્યું છે ઉદાહરણ તરીકે જો આ દિશાઓને બદલે જો કરંટની દિશા આના જેવી છે તેનો અર્થ એ કે તે કરંટ છે જે ડોટને છોડી દે છે અને તે ડોટમાં પ્રવેશ કરે છે તો જુઓ તે હશે જો બંને કરંટ ડોટમાં પ્રવેશે છે તો તે ચિહ્ન હશે જો બંને કરંટ તે ડોટને છોડી દેશે તો ત્યાં ચિહ્ન હશે જો એક કરંટ r ડોટમાં પ્રવેશે છે અને ડોટ છોડી દે છે તો તે નેગેટિવ ચિહ્ન હશે તેથી આ બધું અહીં લખવામાં આવ્યું છે હવે જો તે ટાઇમ ડોમેન બંનેમાં આ એક છે હવે જો આપણે ઇચ્છીએ કે આ r ફ્રિક્વન્સી ડોમેન હશે તો રિએક્ટન્સ મ્યુચ્યુઅલ રિએક્ટન્સ L L હશે જેનો આપણે અભ્યાસ કર્યો છે તેથી તે j M હશે અને આ મારો r I કરંટ છે i1 આ i2 છે અને આ j L1 છે અને આ છે r j આ x x L1 x x L1 છે L1 x is અને x M w M એ મ્યુચ્યુઅલ રિએક્ટન્સ છે તેથી અહીં ક્યારેક લખો ક્યારેક x M M લખો આ r મ્યુચ્યુઅલ રિએક્ટન્સ છે અને અહીં આ એક r x અને આ એક r x L1 કોઇલ 1 નો રિએક્ટન્સ કોઇલ j છે કારણ કે તે ઇન્ડક્ટિવ કોઇલ છે અને આ j છે કારણ કે તે ઇન્ડક્ટિવ કોઇલ છે અને આ r મ્યુચ્યુઅલ રિએક્ટન્સ છે તેથી આ ફ્રિક્વન્સી ડોમેનમાં છે અહીં ફ્રિક્વન્સી ડોમેનમાં ગમે તેટલી થોડી પણ સમસ્યા સોલ્વ કરશે તેથી હવે આ કોઇલને કારણે માફ કરશો આ કરંટને કારણે આમાં મ્યુચ્યુઅલ વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે તેથી તે કિસ્સામાં આ એક i1 L1 લખી શકો છો શું આ ઇન્ડક્ટર છે આ L1 છે અથવા લખી શકો છો અથવા લખી શકો છો જો રિએક્ટન્સ હોય તો તે L1 j L1 મૂકી શકે છે આ પણ લખી શકે છે j આ કોઇલ 1 નો રિએક્ટન્સ છે અને વોલ્ટેજ હોવાને કારણે તેને ઇન્ડ્યુસ કરશે તેથી તે j M i 2 અને j l હશે આ કરંટ i2 ને કારણે વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે અને આ r મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M છે તેથી તે j M હશે અને તે M r હશે જેને i1 કહેવામાં આવે છે હવે પ્રશ્ન તેને પકડી રાખો તેથી આ L1 ને બદલે સમજી શકાય તેવું છે હું રિએક્ટન્સ આપું છું અને આ કરંટ i છે તેથી વોલ્ટેજ અહીં છે તે સરળતાથી જાણી શકાય છે કે કરંટ શું હશે તો હું તેને સ્પષ્ટ કરું અહીં આ ઈક્વેશનમાં પણ આ ઈક્વેશનમાં પણ તે જ વસ્તુ મળશે જે શું કરશે તે ફક્ત આ સ્ટેજે યાદ રાખો d dt ને r j દ્વારા બદલો જો d ને dt વડે d ને dt j વડે બદલો અને આ j L1 i1 r M બને j M i2 ને d ને dt ને j દ્વારા બદલવામાં આવશે આ ઈક્વેશનમાં તે જ વસ્તુ મળશે તેથી તે મુજબ તે r ફ્રિક્વન્સી ડોમેનમાં r કહેવામાં આવે છે તે અન્ય કોઇલમાં ઇન્ડ્યુસ વોલ્ટેજની પોલારિટી લેવામાં આવે છે જો અહીં r d બાય dt ની જગ્યાએ મૂકો r j થી બદલો પછી આ L1 j i1 બનશે તેનો અર્થ એ કે મૂળભૂત રીતે તે j L1 i1 બનશે અહીં પણ તે j M i2 બનશે તો તેનો અર્થ એ છે કે આ તે જ છે જેને આ ઈક્વેશન કહેવામાં આવે છે હવે પછી i1 સરળતાથી લખી શકાય છે પછી i1 v1 ડિવાઇડેડ j L1 j કહેવામાં આવે છે આ ઈક્વેશન r v1 r i j L1 j M i2 લખી શકાય છે તેથી મારો મતલબ છે કે જો ઈક્વેશનો l લખો તો પછીથી આપણે જોઈશું કે ઉદાહરણ તરીકે તેને કેવી રીતે સોલ્વ કરીશું જો v1 r j L1 લખીએ તો i1 અને આ r ઇન્ડ્યુસ વોલ્ટેજ r છે મ્યુચ્યુઅલ કપલિંગને કારણે આ વોલ્ટેજ સોર્સ અહીં ઉમેરવામાં આવે છે તો r j M r i 2 v1 મૂકીએ તો અહી KVL મુકો r અહી k v l એપ્લાય કરો પછી જોઇશું કે તેને કેવી રીતે સોલ્વ કરવું તેના માટે થોડીક સમસ્યા સોલ્વ કરીશું તેથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને વોલ્ટેજ જનરેટર છે તેથી આ રીતે ફ્રિક્વન્સી ડોમેનમાં બદલી શકાય છે અહીં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ અને ર વોલ્ટેજ જનરેટર લખી શકાય છે જાણે તે અમુક વોલ્ટેજ જનરેટ કરી રહ્યું હોય તેથી હવે 2 કોઇલ સિરીઝમાં છે જો 2 કોઇલ સિરીઝમાં હોય તો તે કેવી રીતે દેખાય છે તે આ કિસ્સામાં દેખાય છે માત્ર આ કિસ્સામાં ઈક્વેશન કેવી રીતે લખવું તે કરંટ I છે કારણ કે તે સિરીઝ 2 કોઇલ છે તે શું દેખાય છે અહીં આ કોઇલ 1 માં ડોટ કરંટ દાખલ કરી રહી છે 2જી કોઇલમાં ડોટ પણ એ જ કરંટ ડોટ I દાખલ કરી રહ્યો છું તેનો અર્થ એ કે ચિહ્ન હોવું જોઈએ આ L1 છે તેમના ઇન્ડક્ટન્સ છે તેથી સ્પષ્ટ i1 ડોટ દાખલ કરો આ તમામ એક કોઇલ છે ડોટ અહીં ચિહ્નિત થયેલ છે તેથી કરંટ ડોટ ઉપર પ્રવેશી રહ્યો છે અને આ એક અન્ય કોઇલ છે જે ડોટ દાખલ કરી રહ્યું છે તે અહીં ચિહ્નિત થયેલ છે તેથી વાસ્તવમાં કરંટ દાખલ કરે છે કોઇલ 1 નો ડોટ એ જ કરંટ i r 2જી કોઇલના ડોટમાં દાખલ કરું છું તેથી ચિહ્ન હોવું જોઈએ તેથી જ પ્રથમ જો v લખો v તે L1 d I હશે અને તેમની વચ્ચેનો તેમનો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટર M છે તેથી v L1 di dt M di dt છે હવે તે સિરીઝ સર્કિટ છે ટેથિ કરંટ સમાન છે તેથી કરંટ di2 બાય dt M didt સમાન છે કારણ કે ત્યાં 2 કોઇલ છે તેથી પુનરાવર્તન હશે ત્યાં સર્કિટ જુઓ બે વાર આવશે એકવાર જ્યારે આ કોઇલ માટે r લખીશ ત્યારે તે M di છે આ કોઇલને કારણે આ કોઇલ માટે dt આવશે અને M di માટે dt આ કોઇલને કારણે અહીં આવશે તેથી પુનરાવર્તન ત્યાં હશે આને આના માટે કોઈ ભૂલ ન કરવી જોઈએ તેથી જ તે બે વાર હોય છે તે r કોઇલ હોય છે અને દરેક કોઇલને ઇંડિપેંડેન્ટ રીતે ધ્યાનમાં લેતા હોય છે અને તેથી જ તે બે વાર હોય છે તેથી એકવાર આ કોઇલના કારણે સમાન કરંટ વહેતા વોલ્ટેજ ત્યાં M didt માં ઇન્ડ્યુસ થશે તેવી જ રીતે આ કોઇલને કારણે I જે કરંટ વહી રહ્યો છે તે માત્ર 2 કોઇલ M didt માં વોલ્ટેજ ઇન્ડ્યુસ થશે તેથી જ તે બે વાર આવ્યું છે આ v L1 M didt ટાઈમ ડોમેન સર્કિટ છે એવું જ થશે ધારો કે બીજી વસ્તુ થઈ શકે છે તો મને તે સ્પષ્ટ કરવા દો ધારો કે ડોટ અહીં ન હોય તો ધારો કે હું તે ડોટ આ કોઇલને અહીં મૂકું છું તેથી તે કિસ્સામાં હું ખરેખર આ ડોટ દાખલ કરું છું ત્યારે કરંટ શું થશે પરંતુ આ આઇ1 ડોટ છોડી રહ્યો છું આ ત્યાં નથી આ ત્યાં નથી ધારો કે ડોટ અહીં છે તેણે ડોટ બનાવ્યું છે તેથી એક કોઇલમાં કરંટ દાખલ થાય છે પરંતુ અન્ય કોઇલમાં કરંટ ડોટ છોડી દે છે તેથી તે કિસ્સામાં આની નિશાની હોવી જોઈએ જ્યારે આની નિશાની હોવી જોઈએ તે હશે તે M હશે માફ કરશો આ નહીં મારે તે સ્પષ્ટ કરવું જોઈએ આની તે નિશાની હશે અને સાઇન થશે આ માત્ર હશે જો અહીં ડોટને બદલે ડોટ મુકો કારણ કે અહીં કરંટ દાખલ થાય છે તો કરંટ નીકળી રહ્યો છે તેનો અર્થ એ કે તે કિસ્સામાં સામાન્ય ને બદલે તે હશે તે હશે પછીL1 2 M હશે સામાન્ય રીતે ખરેખર આ L1 2 M હોવું જોઈએ કારણ કે જો અહીં ડોટ મુકો જો હાલમાં આ વસ્તુ સમાન છે જો એવું બન્યું હોય કે ડોટ અહીં છે અને આ ડોટ ત્યાં નથી અને આ ડોટ અહીં છે તો તે કિસ્સામાં ખરેખર ડોટ છોડીને કરંટ શું થશે પરંતુ આ કોઇલ કરંટમાં ડોટમાં પ્રવેશતા ફરી તે હશે ફરીથી તે થશે ફરીથી તે હશે તો તેનો અર્થ એ છે કે આ એક ચિહ્ન કહેવામાં આવે છે તે મને કહેવામાં આવે છે કે તે એકવાર દાખલ થાય તે પછી બીજું છોડી રહ્યું છે તે હશે હવે એવી જ રીતે જો આ લો તો ધારો કે બીજું ડોટ અહીં છે અને ડોટ અહીં છે આ ડોટ ત્યાં નથી આ ડોટ ત્યાં નથી તેથી અહીં પણ કરંટ ડોટ છોડવાનો છે અહીં ડોટ કરંટ ને છોડી ને બંને કોઇલ્સનો કરંટ છોડી દે છે તે કિસ્સામાં આ ચિહ્ન હોવું જોઈએ માફ કરશો નહીં આ એક ચિહ્ન હોવું જોઈએ આ એક અને આ એક ચિહ્ન હોવું જોઈએ તેથી જ જો બંને કરંટ બંને ડોટને છોડી દે અથવા બંને ડોટ ચિહ્નમાં પ્રવેશ કરે તો જો આ કોઇલમાંથી કોઇ એક કરંટ એક વખત ડોટમાં પ્રવેશે ત્યારે બીજી કોઇલ ડોટછોડી દે તો તે ચિહ્ન હશે તેથી આ સમય ડોમેન છે હવે જો ફ્રિક્વન્સી ડોમેન ઉપર આવો તેથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ j M હશે અને આ j L1 j છે તેથી હવે આને કારણે જો r જેવો કહેવામાં આવે છે જે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વોલ્ટેજ જનરેટર સાથેની સર્કિટ છે તો મેં બે વાર કહ્યું તે થશે તે પુનરાવર્તિત થશે તેથી j L1 j M i અને j અને j અને i છે તેથી મેં કહ્યું છે કે તે પુનરાવર્તિત થશે તેથી આ રીતે ફ્રિક્વન્સી ડોમેનમાં સર્કિટનું પ્રતિનિધિત્વ કરી શકે છે તો તેનો અર્થ એ કે જો હવે i શોધવાનો પ્રયત્ન કરો તો i કે જો હવે k v l અહીં એપ્લાય ન કરો તેથી આ અહીં j લખેલું છે તો તે j L1 i1 j M r હશે માફ કરજો j l i આ r વોલ્ટેજ સોર્સ હશે તે પછી મારો મતલબ આ માટે લખીશ તેથી જો તેને અહીં બનાવો તો તે j L1 i હશે તો આ j M i j r i છે અને પછી j M M i v છે તેથી i શું છે તે શોધી શકો છો કારણ કે આમાં i નો વોલ્ટેજ સોર્સ j છે અને i નો આ j છે તેથી જ તે ઇન્ડક્ટન્સ વોલ્ટેજ જનરેટર છે આ રીતે તેને ધ્યાનમાં લેવું જોઈએ તેથી જ મેં અહીં જે લખ્યું છે તે અહીં લખ્યું છે તેથી આખરે તે i V j L1 2 M બનશે જો તે આપણે જે રીતે લીધું છે અને તમામ વર્ઝન્સ કેવી રીતે લેવું તેને મેં બતાવ્યું છે જો એક કોઇલ ઉપરનું તે પોઇન્ટ મ્યુચ્યુઅલના ચિહ્નને ઉલટાવે છે તો તે ટર્મ છે કાં તો ઈક્વેશન 2 માં અથવા ઈક્વેશન 3 માં હશે હું બધું સમજાવું છું તેનો અર્થ એ કે સિરીઝમાં લિંક થયેલ 2 મ્યુચ્યુઅલ લિંક થયેલ કોઇલનું સમકક્ષ ઇન્ડક્ટન્સ L1 2 M હશે મારો મતલબ છે કે જો કોઇલમાંથી માત્ર એક જો આ સ્થિતિ બદલો તેથી તે L1 2 M માં હશે તેથી તેનો અર્થ એ કે સામાન્ય રીતે તે L1 2 M હશે નેટ ઇન્ડક્ટન્સ પોઝિટીવ હોવું જ જોઈએ તેથી તે L1 2 M હશે આ ઈક્વેશન 6 છે તે 2 M હોવું જોઈએ હવે જ્યારે 2 કોઇલ પેરેલલમાં હોય ત્યારે ધારો કે આ 2 કોઇલ પેરેલલમાં છે જે સિરીઝ છે હવે આ એક પેરેલલ છે જે અહીં કર્યું છે કે કરંટ છે આ સાઇકલિક કરંટને i1 અને i2 લેવામાં આવે છે તેથી આની દિશામાં તે i1 i2 છે તે અહીં ચિહ્નિત થયેલ છે અને અહીં કરંટ સાઇકલિક છે તેથી આ કરંટ i2 છે તેનો અર્થ i1 i2 દાખલ થાય છે ડોટ i2 કરંટ પણ દાખલ થાય છે તેથી જ્યારે પણ આ આમાં હોય છે ત્યારે તે કોઈલ છે અને આ વાસ્તવમાં ફ્રિક્વન્સી ડોમેન છે જે આ 2 ડોટ છે અને આ એક મ્યુચ્યુઅલ રિએક્ટન્સ છે j M જે અહીં લખેલ છે આ j L1 છે અને આ સીધું j છે બાકીના સમાન છે તેથી જેમ 2 કરંટો દાખલ થાય છે ડોટ i1 i2 દાખલ થાય છે કારણ કે આ દિશા i1 છે આ દિશા i2 છે પરિણામે આ દિશાઓમાં પરિણામ લીધું છે તેથી i1 i2 છે તેથી i1 i2 દાખલ કરી રહ્યા છીએ ડોટ i2 પણ દાખલ કરી રહ્યા છીએ એટલે કે આ રીતે r ડોટ કન્વેન્શનિંગ માટે જશે જ્યારે ઈક્વેશન લખો તો ચિહ્ન આવશે અને આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ M છે તેથી જો આના જેવું લખીએ તો આ આ ઈક્વેશન છે જેમ કે r છે તેવી જ રીતે તે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ વોલ્ટેજ જનરેટરને ફ્રિક્વન્સી ડોમેનમાં મૂકી રહ્યા છીએ આપણે તેને લખી રહ્યા છીએ તેથી i1 i2 બતાવી રહ્યું છે તે j L1 આ j M i2 હશે તેથી તે હશે ત્યાં હશે કારણ કે બંને i1 i2 ડોટમાં પ્રવેશતા i1 i2 ડોટમાં દાખલ થાય છે તેનો અર્થ એ છે કે r આ ડોટ સાથે તે એડિટિવ હશે થોડુંક આ વિશે સાવચેત રહો જો હું અહીંથી અહીં ડોટ બદલીશ ધારો કે ટોપ ઉપર જો હું પોલારિટી કરતાં બોટમમાં મુકું તો તે બદલાઈ જશે તેના વિશે સાવચેત રહેવું પડશે તેથી તેવી જ રીતે અહીં પણ આ i1 i2 વોલ્ટેજને કારણે અહીં ઇન્ડ્યુસ થશે તેથી j M i1 i2 છે તો હવે શું કરવું કે 2 ગડબડ મેસેસ છે તેથી તે શું કરી શકે છે તે V i1 શોધવાનો પ્રયાસ કરો તો r V r i1 શું હશે તેથી KVL એપ્લાય કરવા માટે અહીં KVL એપ્લાય કરો અને તેને i1 અને i2 માટે સોલ્વ કરો તેથી હું અંતિમ સોલ્યુશન આપીશ જેથી થોડો ટાઇમ સલામત રહેશે તેથી આ કિસ્સામાં જો તે r હશે તો તે ખરેખર સ્મોલ i1 હશે અહીં તે કેપિટલ I1 છે વાસ્તવમાં તે ભૂલથી હોવું જોઈએ મારી પાસે કેપિટલ N V છે જો તેને સોલ્વ કરો તો તે r j L1 r Z e q v i1 હશે જો તે સોલ્વ કરો તો તે j L1 M 2 ડિવાઇડેડ બાય L1 2 M હશે હું સૂચન કરું છું કે કૃપા કરીને આ અગાઉની સર્કિટમાંથી મેળવો કે આ અહીંથી કૃપા કરીને આ અહીંથી મેળવો આપણે KVL એપ્લાય કરીએ છીએ અને તેને V બાય i1 માટે સોલ્વ કરીએ છીએ તેથી તે સ્મોલ i1 છે આ સ્મોલ i1 મળશે હવે જુઓ M નેગેટિવ હોય કે પોઝિટિવ M2 હંમેશા પોઝિટીવ રહેશે અને તે L1 2 M છે તેથી આ ટાઇટલમાં સમકક્ષ ઇન્ડક્ટન્સ l L1 M 2 ડિવાઇડેડ બાય L1 2 M હશે ઈક્વેશન 8 ના ડિનોમિનેટરમાં M ની નિશાની આ આપણે ડોટ પોલેરિટી સાથે બદલાઈએ છીએ પરંતુ ન્યૂમરેટર બદલાતો નથી કારણ કે a જેને M 2 પોઝિટીવ કહેવાય છે તેનો અર્થ એ કે જો ડોટ મુકો તો ડોટ બદલો તો ચિહ્ન બદલાશે M નું ચિહ્ન બદલાશે તેનો અર્થ છે એટલે કે આ ઈક્વેશન તે આ ડિનોમિનેટર પણ બને છે તેથી જે પણ ડોટ લીધા છે તે ફક્ત કોમ્બિનર્સ છે તે ડોટને ઇન્ટર ચેન્જ કરશે અને સોલ્વ કરશે તે બનશે તેનો અર્થ એ છે કે આ r M નેગેટિવ છે કે પોઝિટીવ છે r તે અહીં હશે તે બદલાશે પરંતુ અહીં M 2 હંમેશા પોઝિટીવ રહે છે તો એમાં લખેલું છે તેથી ઈક્વેશન 6 આપણે એસ્ટાબ્લિશ્ડ કર્યું છે કે L1 L2 2 M છે તેનો અર્થ એ છે કે M અને અહીં ઓવરઓલ ઇન્ડક્ટર માટે કે જે સિરીઝ સર્કિટ માટે છે સીરિઝ સર્કિટ માટે L1 L2 2 M જોયું છે અને જો L1 L2 M 2 0 છે તો ઓવરઓલ ઇન્ડક્ટન્સ પોઝિટીવ હોવું જોઈએ અહીં એ એસ્ટાબ્લિશ્ડ કર્યું છે કે L1 L2 2 M જે હંમેશા પોઝિટીવ છે તે અહીં પણ L1 L2 M 2 0 પોઝિટીવ છે અથવા M આ ઈક્વેશન કરતા ઓછું છે આ ઈક્વેશનમાંથી M L1 L2 2 અને આ ઈક્વેશનમાંથી M √ L1 L2 છે તેથી આ એરિથમેટિક સરેરાશ છે અને આ જીઓમેટ્રિક સરેરાશ છે તેથી જીઓમેટ્રિક સરેરાશ એરિથમેટિક સરેરાશ કરતાં હંમેશા ઓછો હોય છે તેનો અર્થ એ કે આ વેલ્યુ આ રીતે છે તેથી આ વેલ્યુ ઉદાહરણ તરીકે લેવાનું છે ધારો કે 3 અને 5 પાસે બે સંખ્યા છે તે એરિથમેટિક સરેરાશ 3 5 બાય 2 4 છે પરંતુ જો તેને જીઓમેટ્રિક સરેરાશ લઈએ તો તે √ 3 5 છે તે √ 15 થશે તેથી આ જીઓમેટ્રિક સરેરાશ છે તે r કરતા ઓછો છે જેને 4 કરતા ઓછો કહેવામાં આવે છે તેથી જીઓમેટ્રિક સરેરાશ એરિથમેટિક સરેરાશ કરતા ઓછો છે સિવાય કે તેઓ સમાન હોય જો બંને સરખા 4 4 હોય તો બંને સરખા થશે તેથી તેનો અર્થ એ છે કે ઈક્વેશન 10 જણાવે છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ L1 ના એરિથમેટિક સરેરાશ કરતા ઓછું હોવું જોઈએ જ્યારે ઈક્વેશન અગિયાર એવું જણાવે છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ L1 જીઓમેટ્રિક સરેરાશ કરતા ઓછું હોવું જોઈએ જો તેઓ સમાન ન હોય પરંતુ L1 નો જીઓમેટ્રિક સરેરાશ L1 ના એરિથમેટિક સરેરાશ કરતાં ઓછો હોય છે ઉદાહરણ તરીકે એટલે કે √ L1 L2 L1 L2 2 છે તેથી મારો કહેવાનો મતલબ એ છે કે તે ત્યારે જ સમાન હશે જ્યારે L1 L2 હશે અન્યથા તે 1 કરતાં ઓછું હોય છે તેથી મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું મેક્સિમમ વેલ્યુ M max √ L1 L2 તરીકે લઈ શકાય છે પરંતુ L1 બાય 2 નહીં તેથી આ ઈક્વેશન 11 છે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ કે M √ L1 L2 1 કરતાં ઓછું મળશે આ ઈક્વેશન 13 છે તેથી આપણે K આ ટર્મને k M √ L1 L2 દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ આને 0 અને 1 ની વચ્ચેના કપ્લીંગ કોએફિશિયન્ટ અને K લાઇન કહેવામાં આવે છે K 1 નો ફિજીકલ અર્થ એ છે કે કોઇલમાંથી એકમાં કરંટ દ્વારા ઉત્પાદિત તમામ કરંટ બીજી સાથે લિંક થાય છે તેથી જો તે K 1 આયર્ન કોર ટ્રાન્સફોર્મર હોય તો K આશરે 1 છે અને એર કોર કોઇલ K 1 કરતા ઘણું ઓછું હશે જે ખૂબ જ સ્મોલ છે તેથી તેની સાથે છે